આપણે સ્ટીરિઓ ભૂમિતિ પર ચર્ચા ચાલુ રાખીશું અને આપણે આ ભૂમિતિ માં સંકળાયેલ ખ્યાલો જેવા કે એપિપોલ્સ એપિપોલર લાઇનો એપિપોલર પ્લેન્સ પછી મૂળભૂત મેટ્રિક્સ અને કેવી રીતે મૂળભૂત મેટ્રિક્સ ઇમેજ પોઇન્ટ ને અન્ય સમતલ માં એક એપિપોલર લાઇન માં રૂપાંતરિત કરે છે જ્યાં સંબંધિત છબી બિંદુ રહેલું છે જ્યારે આ મેટ્રિક્સને આવશ્યક મેટ્રિક્સ કહેવામાં આવે ત્યારે આપણે કેલિબ્રેટેડ કેમેરા સેટઅપ ના મૂળભૂત મેટ્રિક્સ વિશે પણ ચર્ચા કરી હવે આ વ્યાખ્યાનમાં આપણે પરિમાણોને વધુ વિસ્તૃત કરીશું અથવા આ આવશ્યક મેટ્રિક્સના ગુણધર્મોને વિસ્તૃત કરીશું તેથી ટૂંકમાં તેને કેલિબ્રેટેડ કેમેરા માટે સ્ટીરિયો ભૂમિતિ કહી શકાય તેથી આ કિસ્સામાં આપણે રજૂઆત કરીએ છીએ પ્રોજેક્શન મેટ્રિક્સ PKI|0 તેથી કેલિબ્રેશન મેટ્રિક્સ ત્યારથી હું તેને I | 0 ના પ્રમાણભૂત સ્વરૂપ માં રૂપાંતરિત કરી શકું છું અને અન્ય મેટ્રિક્સ પણ હું તેને તેના કેનોનિકલ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકું છું કારણ કે સામાન્ય છબી સંકલન સિસ્ટમમાં ફક્ત પરિભ્રમણ અને ભાષાંતર પરિમાણો લાગુ પાડીને બધા જ ઇમેજ કોઓર્ડિનેટ્સ રજૂ થાય છે તેથી હું તેને R | t તરીકે રૂપાંતરિત પણ કરી શકું છું તેથી આ રીતે કેનોનિકલ સ્વરૂપમાં કેલિબ્રેશન મેટ્રિક્સ ના વ્યસ્ત સાથે ગુણાકાર કરીને કોઓર્ડિનેટ્સ ને રૂપાંતરિત કરી શકાય છે તેથી તમે જોશો કે પહેલા કેમેરામાં x ને xc માં રૂપાંતરિત કરવામાં આવે છે જે કેનોનિકલ સુયોજન શ્રેષ્ઠ કેમેરામાં સંકલન છે એ જ રીતે સંબંધિત કેલિબ્રેશન મેટ્રિક્સના વ્યસ્ત ને લાગુ કરીને x' ને xc માં રૂપાંતરિત કરવામાં આવે છે તેથી આ અભિવ્યક્તિ છે તેથી હવે જો હું આ સુયોજનમાં મૂળભૂત મેટ્રિક્સના સંબંધોને લાગુ કરું છું તો તે મૂળભૂત મેટ્રિક્સને આવશ્યક મેટ્રિક્સ અથવા E કહેવામાં આવે છે પરંતુ સંબંધ એકસરખા જ રહે છે તમે નોંધ લો કે સામાન્ય રીતે તે છે જ્યારે આપણી પાસે પ્રોજેક્શન મેટ્રિક્સ નો K અને K' નો કોઈ ખ્યાલ નથી તેથી કેવી રીતે એક અવ્યવસ્થિત મૂળભૂત મેટ્રિક્સ તેનો અર્થ એ કે અનકેલિબ્રેટેડ સ્ટીરિયો સેટઅપ માટે મૂળભૂત મેટ્રિક્સ કેલિબ્રેટેડ સ્ટીરિયો સેટઅપ થી સંબંધિત છે તેથી તેઓ કેવી રીતે સંબંધિત છે તેથી તેમના કેલિબ્રેશન મેટ્રિસેસ નો ઉપયોગ કરીને તેમના સંબંધો વ્યક્ત કરી શકાય છે તમે આ સરળ ડેરિવેશન સાથે જોઈ શકો છો કે પછી ને તેના કેનોનિકલ સ્વરૂપમાં તરીકે રૂપાંતરિત કરો એ જ રીતે Kxc અને પછી તમે આ સંયુક્ત મેટ્રિક્સના મધ્ય ભાગને ધ્યાનમાં લો તેથી તે 3 X 3 મેટ્રિક્સ છે તેથી આ મેટ્રિક્સ કંઈ નથી પરંતુ આ આવશ્યક મેટ્રિક્સ E છે તેથી આ તે E છે તેથી આ કેલિબ્રેશન મેટ્રિક્સ નો ઉપયોગ કરીને મૂળભૂત મેટ્રિક્સ અને આવશ્યક મેટ્રિક્સ વચ્ચેનો સંબંધ વ્યક્ત કરી શકાય છે K' બીજા કેમેરા નું કેલિબ્રેશન મેટ્રિક્સ છે અને K પ્રથમ કેમેરાનું કેલિબ્રેશન મેટ્રિક્સ છે એ જ રીતે તમે તે કેલિબ્રેશન મેટ્રિક્સ નો ઉપયોગ કરીને આવશ્યક મેટ્રિક્સમાંથી મૂળભૂત મેટ્રિક્સ પણ મેળવી શકો છો તેથી કેલિબ્રેશન મેટ્રિક્સ તે આ ઘટાડે છે કારણ કે જો હું ફરી એક વાર ધ્યાનમાં લઈશ જો તમને તે યાદ હોય તો તમે તે સંબંધની નોંધ લો માની લો કે મારી પાસે I | 0 છે અને પછી R | t જુઓ આ 2 કેમેરાની મેટ્રિસીસ છે આ P છે અને આ P' છે તેથી જો તમને યાદ હોય કે આ રચના M | m સામાન્ય રીતે અને મૂળભૂત મેટ્રિક્સ આ મેટ્રિક્સ તરીકે આપવામાં આવ્યું હતું જે M માં સ્ક્વ સપ્રમાણ મેટ્રિક્સ છે તેથી તે જ રીતે મૂળભૂત મેટ્રિક્સ મેળવી શકાય છે તેથી આ જ સેટઅપ માં સમાન સંબંધોનો ઉપયોગ કરીને હું લખી શકું છું તેથી આ રીતે આવશ્યક મેટ્રિક્સ રજૂ કરી શકાય છે અથવા આપણે મેળવી શકીએ છીએ તેથી હું તે કિંમત બદલીશ તેથી અહીં તમે નોંધ લો કે આ વિશિષ્ટ કામગીરી માં ફક્ત 6 પરિમાણો શામેલ છે જેમ કે કેમેરા સેન્ટર ના અનુવાદથી સંબંધિત 3 પરિમાણો અક્ષનું પરિભ્રમણ રોટેશન નું અનુવાદ પરિમાણ અને પરિભ્રમણ છે તેથી તે પણ 3 છે તેથી ત્યાં 6 પરિમાણો છે જે આવશ્યક મેટ્રિક્સના નિર્માણમાં શામેલ છે અને ત્યારથી સ્કેલ શામેલ કરેલ છે તેનો અર્થ એ છે કે જો હું આવશ્યક મેટ્રિક્સને ગુણાકાર કરું છું જો હજી પણ આ બધા સંબંધ ધરાવે છે તેથી તેમાંથી ફરી એક 5 સ્વતંત્ર છે અને તેના આદર્શ રજૂઆત ના એપિપોલ્સ પણ છે તેથી તેમાં તે સંબંધો પણ છે તેનો અર્થ એ થાય કે અહીં ટ્રાન્સપોઝ હોવો જોઈએ કારણ કે તે શૂન્ય છે પરંતુ આપણે તેને ટ્રાન્સપોઝ ઑપરેશન લેવાનું છે અને તેની રેન્ક પણ F જેવી 2 છે તેથી det0 અને જેમ કે હું E5 નો d f ઉલ્લેખ કરું છું કારણ કે સ્કેલ ફેક્ટર E સાથે સંકળાયેલ છે અને તેમાં 6 પરિમાણ છે તેથી તે 5 હોવું જોઈએ હવે વિશેષ સ્ટીરિઓ સેટ કરવાની પરિસ્થિતિનો વિચાર કરો જ્યાં તમારી પાસે કેમેરા કેન્દ્રોનું શુદ્ધ ભાષાંતર છે તે અર્થમાં કોઈ અક્ષનું શુદ્ધ પરિભ્રમણ નથી તેથી તે કિસ્સામાં આપણે એક સરળ માળખું ધરાવતા પ્રોજેક્શન મેટ્રિસીસ ને ખૂબ જ સરળતાથી વ્યક્ત કરી શકીએ છીએ જો તમારી પાસે શુદ્ધ અનુવાદ છે તો પછી K I | 0 કહેતા પ્રક્ષેપણ મેટ્રિસીસ વ્યક્ત કરી શકાય છે હું ફરીથી અનકેલિબ્રેટેડ સ્વરૂપમાં ફરીથી રજૂ કરું છું પછી P' K'I|t તેથી સરળ ભાષાંતર તેથી K't કેમેરાનું તે અનુવાદ નથી તેથી તમારું મૂળભૂત મેટ્રિક્સ આ ફોર્મમાં છે આ ચોક્કસ સુયોજનમાં દર્શાવવામાં આવ્યું છે તમને યાદ છે કે જો તે સામાન્ય કિસ્સામાં હોય તો તે પરિભ્રમણ મેટ્રિક્સ R હોવો જોઈએ તેથી આ કિસ્સામાં પરિભ્રમણ મેટ્રિક્સ પોતે એક આઇડેન્ટિટી મેટ્રિક્સ છે કારણ કે ત્યાં કોઈ પરિભ્રમણ નથી અને પછી આ ઘટાડી શકાય છે તે મૂળભૂત મેટ્રિક્સની એક રચના છે અને જો હું બંનેને કેલિબ્રેશન ગણું તો તે સમાન છે જેનો અર્થ છે કે તે એક સમાન કેમેરા છે તેઓ છબીઓ લેવા માટે સમાન કેમેરાનો ઉપયોગ કરી રહ્યાં છે અથવા તે એવી રીતે ઘડવામાં આવ્યું છે કે અન્ય તમામ આંતરિક પરિમાણો તે જ રહે છે તેથી પછી મૂળભૂત મેટ્રિક્સ s નું ખૂબ જ સરળ સ્વરૂપ લે છે તેથી ફક્ત એપિપોલ થી જ તમે મૂળભૂત મેટ્રિક્સની ગણતરી કરી શકો છો જ્યારે આ ફોર્મમાં આપવામાં આવે છે ની આ વ્યાખ્યા છે અને જો તમારી પાસે કોઈ ખાસ પ્રકારનું ભાષાંતર છે કે તે x અક્ષની સમાંતર છે અને e' એ x અક્ષોનો અદૃશ્ય બિંદુ છે અને જે 1 0 0 તેથી ફક્ત નોન ઝીરો તત્વો માટે જ આ રચના ખૂબ સરળ છે તેથી જો હું અનુરૂપ બિંદુઓના આ સંબંધને લાગુ કરું તો આપણે બતાવી શકીએ કે y કોઓર્ડિનેટ્સ ખરેખર તે સમાન રહે છે તેથી ત્યાં આ રજૂઆતમાં આપણે થોડીક વસ્તુઓ પ્રકાશિત કરવાની જરૂર છે જે x' અહીં વેક્ટર છે તેથી x' એ વેક્ટર છે અને મારી રજૂઆતમાં આપણે ઉદાહરણ તરીકે આ બિંદુ ઓ ધ્યાનમાં લઈએ છીએ ચાલો આપણે ચર્ચા કરીએ કે મૂળ અનુવાદ હેઠળ આપણે કેવી રીતે ઊંડાઈની ગણતરી કરી શકીએ સ્ટીરિયો સેટઅપમાં આ બે કેમેરાને ધ્યાનમાં લો કારણ કે આપણે પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે આપણી પાસે અનુરૂપ કેમેરા મેટ્રિસીસ P અને P' છે અને જ્યાં P K I | 0 દ્વારા આપવામાં આવે છે જેનો અર્થ છે કે પ્રથમ કેમેરાનું કેન્દ્ર આ મૂળમાં હશે અને આ બંને કેમેરા વચ્ચેનું આ અનુવાદ તે દ્વારા આપવામાં આવ્યું છે તેથી તમે ધ્યાન માં લઈ રહ્યા છો કે ત્યાં કોઈ પરિભ્રમણ પણ નથી તેથી તેનો અર્થ એ છે કે આડી દિશા તે મૂળ અનુવાદ છે અને કોઈ પરિભ્રમણ મેટ્રિક્સ R નથી આપણે અહીં બીજા કેમેરા મેટ્રિક્સના કિસ્સામાં જોઈ શકીએ છીએ આપણી પાસે પરિભ્રમણ મેટ્રિક્સને બદલે આ ભાગમાં અહીં સમાન પેટા મેટ્રિક્સ છે આપણે ઓળખાવાના મેટ્રિક્સની સમાન પરિભ્રમણ કહી શકીએ છીએ જેનો અર્થ કોઈ પરિભ્રમણ નથી અને આ એક ભાષાંતર ભાગ છે અને આ બીજો કેમેરો છે જેનું કેલિબ્રેશન મેટ્રિક્સ પણ અલગ છે જે k છે અને આપણું ઉદ્દેશ એ છે કે અહીં ઊંડાઈની ગણતરી કરવી તેથી આ કિસ્સામાં તે એક પ્રાકૃતિક સ્વરૂપ છે તેથી તમારું મુખ્ય સમતલએ પ્રથમ કેમેરા કેન્દ્રિત સંકલન પ્રણાલી માં સંકલન પ્રણાલીનું XY સમતલ પણ છે તેથી આ તમારું પ્રાકૃતિક સ્વરૂપ છે તેથી જો હું ધ્યાન માં લઈશ તો આ z દિશાઓ છે તેથી તમારી ઊંડાઈ આ કિસ્સામાં z સંકલન હશે તો ચાલો જોઈએ કે આપણે સ્ટીરિયો વ્યૂ માં અનુરૂપ પોઇન્ટ x અને x 'ને ધ્યાનમાં લઈને આ z ની ગણતરી કેવી રીતે કરી શકીએ હવે બીજા કેમેરાનું કેન્દ્ર t x 00 હોવું જોઈએ જેમ તમે જોઈ શકો છો કે આ ફોર્મ માં ભાષાંતર t આપણે આ વિશેષ ફોર્મ માં આપીશું કારણ કે આપણે જાણીએ છીએ કે કેમેરા કેન્દ્ર c' હું તે દર્શાવવા માટે ટિલ્ડ નો ઉપયોગ કરી રહ્યો છું કે તે શબ્દ સંકલનમાં દર્શાવવું જોઈએ R I તેથી તેથી જે તમને tx 0 0 આપશે જે આ પ્રકારનાં ગોઠવણીમાં આ કેમેરાનું કેન્દ્ર છે અને પછી આપણે તે જ બિંદુના અનુરૂપ વિશ્વ સંકલનની ગણતરી કરી શકીએ છીએ તેથી અહીં તે જ બિંદુ X છે અને આપણા સંમેલન માં જ્યારે હું વર્લ્ડ કોઓર્ડિનેંટ નોન હોમોજિનિયસ કોઓર્ડિનેટ કન્વેન્શન માં વાપરી રહ્યો છું ત્યારે હું તેની ટોચ પર ટિલ્ડ નો ઉપયોગ કરીશ તેથી તમે જોઈ શકો છો કે આપણે અહીં શું કર્યું છે

એ જ રીતે જો હું અન્ય કેમેરાને ધ્યાનમાં લઈશ તો આપણે ત્યાં પણ તે જ સંમેલનનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ અહીં એક ભાષાંતર શામેલ છે તે અહીં છે કારણ કે અહીં પણ કોઈ પરિભ્રમણ નથી તેથી તમારી ઊંડાઈ તમારું મુખ્ય સમતલ પણ સમાન xy સમતલ છે અને તમે અનુરૂપ ઊંડાઈ તરીકે Z કોઓર્ડિનેટ નો ઉપયોગ કરી શકો છો તેથી હવે જો હું K K 'ને ધ્યાનમાં લઈશ તેનો અર્થ એ કે બે કેમેરામાં સમાન કેલિબ્રેશન મેટ્રિક્સ છે પછી આ સંબંધને વધુ સરળ બનાવી શકાય છે તે ખૂબ જ સરળ સ્વરૂપ લે છે અને આપણે અહીંથી જ જોઈ શકીએ છીએ કે જો આપણે આ સમીકરણને બાદ કરીએ તો જો તમે આ સમીકરણને બાદબાકીથી જોશો તો તમને આ સંબંધ મળશે તેનો અર્થ છે તમે મેળવો આ રીતે આપણે મેળવીશું અને અહીંથી આપણે x મેળવી શકીશું એનો અર્થ એ કે બીજા કેમેરામાં સાઇન પોઇન્ટ પછીની બીજી છબી સંકલન તેથી આ x અને x' વચ્ચેનો સંબંધ છે તેથી આડી દિશા માં શિફ્ટ છે અને શિફ્ટ ની માત્રા આ KtZ દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ શિફ્ટમાંથી તમે ઊંડાઈ નક્કી કરી શકો છો તેથી આ રીતે આપણે ઊંડાઈ ની ગણતરી કરી શકીએ છીએ અને આ સંબંધોને વધુ સરળ બનાવી શકાય છે એકવાર આપણે K નું એક સરળ સ્વરૂપ લઈશું તેથી કેલિબ્રેશન મેટ્રિક્સ માં આપણે ફક્ત કેન્દ્રીય લંબાઈને ધ્યાનમાં લઈએ છીએ તે એક પરિમાણ છે અને અન્ય તમામ પરિમાણો તેઓ 0 થી પ્રારંભ કરવામાં આવે છે જેનો અર્થ એ છે કે મુખ્ય બિંદુ પણ છબી સંકલનનું કેન્દ્ર છે ત્યાં કોઈ સ્ક્વ નથી અને આ પરિસ્થિતિ હેઠળ તમારી પાસે ખૂબ સરળ કેલિબ્રેશન મેટ્રિક્સ છે તેથી આ સંબંધો અર્થ એ થાય કે તેથી સ્ટીરિયો સેટઅપ માં કમ્પ્યુટિંગ ઊંડાઈ નું આ એક પરિચિત સમીકરણ છે જ્યાં ઓપ્ટિકલ અક્ષ બે કેમેરા વચ્ચે સમાંતર હોય છે અને બંને કેમેરામાં કેન્દ્રીય લંબાઈ સમાન હોય છે તેમની પાસે સમાન કેલિબ્રેશન મેટ્રિક્સ છે અને આ 2 કેમેરા વચ્ચે સ્થળાંતર tx છે પછી આપણે આકસ્મિક ઊંડાઈ ની ગણતરી કરીશું x' x જે આડી દિશા સાથે અનુરૂપ બિંદુની સ્થળાંતર છે અથવા આ x કોઓર્ડિનેટ્સ છે આ બધા સ્કેલેર્ડ x કોઓર્ડિનેટ્સ છે તમારે અહીં ફરી એકવાર નોંધવું જોઈએ કે અહીં આ x અને આ x' તે વેક્ટર ને સૂચવે છે જ્યારે છેવટે આ ગણતરી માં જ્યારે તમે x' x નો વિચાર કર્યો છે ત્યારે તે બે બિંદુઓનો સ્કેલર x સંકલન છે તેથી આને અસમાનતા પણ કહેવામાં આવે છે તેથી સ્ટીરિયો સેટઅપમાં આપણે શિફ્ટ અથવા અસમાનતા ની ગણતરી કરી શકીએ છીએ અને f અને tx સ્ટીરિયો ઇમેજિંગ સિસ્ટમ નું પરિમાણ હોઈ શકે છે તેથી ફક્ત છબીનો ઉપયોગ કરીને તે સ્ટીરિઓ છબીઓ પર ગણતરીઓ તમારે દરેક બિંદુએ અસમાનતાની ગણતરી કરવાની જરૂર છે અને તે જ રીતે તમે ઊંડાઈ મેળવી શકો છો જ્યારે સમાંતર સ્ટીરિઓ ગોઠવણીને બદલે બે કેમેરાની સામાન્ય ગોઠવણી અથવા મનસ્વી ગોઠવણી હોય ત્યારે આને વધુ સામાન્ય બનાવવામાં આવી શકે છે ચાલો ધ્યાનમાં લઈએ કે બીજા કેમેરા માટે તમારી પાસે સામાન્ય પ્રોજેક્શન મેટ્રિક્સ છે જ્યારે પ્રથમ કેમેરો સંદર્ભ કેમેરો છે અને ત્યાં આપણે કેલિબ્રેશન મેટ્રિક્સ K સાથે સમાન કેનોનિકલ માળખું અનુસરે છે અને બીજા કેમેરામાં આપણી પાસે આ સામાન્ય માળખું છે જ્યાં તમારી પાસે કેલિબ્રેશન મેટ્રિક્સ કે પ્રાઈમ જે એક અલગ કેમેરો છે તેમાં વિવિધ કેન્દ્રીય લંબાઈ હોઈ શકે છે અને તેમાં પરિભ્રમણ અને અનુવાદ પરિમાણો પણ છે જેનો અર્થ છે કે તમે જાણો છો કે તેઓ સરળ આડી ગતિ C' દ્વારા અલગ નથી અથવા કેમેરાનું કેન્દ્ર ફેરવવામાં આવે છે અને C ના સંદર્ભમાં અનુવાદિત થાય છે તેમાં સામાન્ય રૂપરેખાંકનો છે તેથી આ પરિસ્થિતિ હેઠળ આપણે કેવી રીતે આ ઊંડાઈની ગણતરી કરી શકીએ છીએ જેની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ હવે એક સરળ રીત છે કે જેના દ્વારા તમે આ સમસ્યા ને સમાંતર સ્ટીરિયો સમસ્યા માટે મેપ કરી શકો છો અને પહેલાનાં સંબંધોનો ઉપયોગ આપણે અહીં જ કરી છે તો આપણે શું કરી શકીએ આપણે ધ્યાન માં લઈ શકીએ કે ત્યાં બીજો કાલ્પનિક કેમેરો હોઈ શકે કે જેમાં સમાન કેન્દ્ર C હોય પરંતુ તે ફક્ત સમાન પરિભ્રમણ મેટ્રિક્સ R સાથેના પરિભ્રમણ દ્વારા સંબંધિત છે અને પછી આપણે આ બંને ઇમેજ પ્લેન વચ્ચે હોમોગ્રાફી ની ગણતરી કરી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે તે એક હોમોગ્રાફી ની સ્થાપના કરે છે જેનો આપણે પહેલાથી જ પ્રાયોજીક રૂપાંતર દરમિયાન બે પરિમાણીય પર્સક્યુટરી ના પ્રક્ષેપણમાં ચર્ચા કરી છે અને આપણે પણ જોઈશું કે આ હોમોગ્રાફી પણ કેવી હોઈ શકે તે પણ આપણે અહીં શોધી શકીએ છીએ ઉદાહરણ તરીકે એકવાર અમારી પાસે આ વસ્તુઓ છે તે પછી તમે મૂળરૂપે ધ્યાનમાં લો છો કે તમારી પાસે બે બિંદુ છે x તે આ સંદર્ભ કેમેરો છે તેથી આપણે આનો વિચાર કરીશું x અને બીજો મુદ્દો x તેથી આ સમાન કહેવાના 2 અનુરૂપ બિંદુ છે હવે રોટેશનલ હોમોગ્રાફી ને લીધે આપણે નવા કાલ્પનિક કેમેરા સેટઅપ પર x લાવીએ છીએ જ્યાં આપણે આ બિંદુ ને a x 2 તરીકે ધ્યાનમાં લઈશું હવે અહીં આપણે આ 2 તરીકે લઈશું કારણ કે આપણે બરાબર તે જ રોટેશનલ મેટ્રિક્સ R લાગુ કર્યું છે હવે આ ઇમેજ પ્લેન અને આ ઇમેજ પ્લેન તેમની પાસે તે સમાંતર સ્ટીરિઓ ગોઠવણી છે તેથી હવે તમે સમાંતર સ્ટીરિઓ હેઠળ પરિણામો લાગુ કરી શકો છો તેનો અર્થ એ કે આપણે શું કરવાની જરૂર છે આપણે હવે આ 2 કેમેરા સેટઅપ્સ અને x' હેઠળ અનુરૂપ બિંદુ ધ્યાનમાં લેવાની જરૂર છે અને ઊંડાઈ ની ગણતરી કરવા માટે તેને અનુરૂપ બિંદુ ની આ અનુરૂપ જોડીનો ઉપયોગ કરવો તો ચાલો આ ગણતરીઓ આગળ વિસ્તૃત કરીએ તેથી ચાલો પહેલા આ કિસ્સામાં રોટેશનલ હોમોગ્રાફી ની ગણતરી કરીએ તેથી માની લો કે તમારી પાસે બીજો કૅમેરા છે મને તે વધુ સ્પષ્ટ કરવા માટે આ વસ્તુને ભુસવા દો તેથી ધ્યાનમાં લો કે P 2 તરીકેનો બીજો કેમેરા મેટ્રિક્સ કે કાલ્પનિક કેમેરાછે જેનો આપણે ઉલ્લેખ કર્યો છે જેનો આપણે ધ્યાનમાં લીધો છે જેની સમતલ પર આ પરિભ્રમણ પરિવર્તન કર્યા પછી જેની ઇમેજ પ્લેન ચિત્ર સમતલ P પ્રાઈમની સમાંતર હોવી જોઈએ તેથી P 2 કારણ કે તે મૂળ સંદર્ભ કેમેરા સાથે રોટેશનલ મેટ્રિક્સ R દ્વારા પણ સંબંધિત છે હું ઈચ્છું છું કે આપણે બીજા કેમેરા K પ્રાઇમ નું સમાન કેલિબ્રેશન મેટ્રિક્સ રાખીએ તેથી P 2 ના પ્રક્ષેપણ મેટ્રિક્સ આ રીતે આપવામાં આવે છે કે તેમાં કેલિબ્રેશન મેટ્રિક્સ K' છે અને રોટેશનલ મેટ્રિક્સ R ના પરિમાણ માં છે અને કેન્દ્ર હજી પણ મૂળ 0 પર છે અને તે સંદર્ભ કેમેરા જેવું જ છે તેથી આ રૂપરેખાંકન હેઠળ આ 2 સાઇન ની વચ્ચે હોમોગ્રાફી શું હોવી જોઈએ તેથી આપણે અહીં જોઈ શકીએ છીએ કે x2 લખી શકાય છે આ કિસ્સામાં તે સમાન દ્રશ્ય બિંદુ x ની છબી છે તેથી આ K તરીકે લખી શકાય છે તેથી આ K' છે જે આ ભાગથી બહુ અદ્રશ્ય નથી તેથી K'R|0 તેથી આ પ્રોજેક્શન મેટ્રિક્સ P2x છે જે આગળ 2 x છે આપણે ફરીથી તેને સરળ બનાવીએ તો આ x 2 છે અને ફરી એક વાર આપણે તેને આ ફોર્મમાં સરળ બનાવી શકીએ છીએ જેનો અર્થ છે કે હું R ને બહાર લઇ શકું છું તેથી તે K'R I | 0 X બને છે હવે આ ભાગને આ રીતે વિસ્તૃત કરી શકાય છે તેથી આપણું ઉદ્દેશ એ છે કે આમાંથી આ ભાગ અહીં લેવામાં આવશે અને ત્યારબાદ K I | 0 X ને x તરીકે ગણી શકાય જે મૂળ દ્રશ્ય બિંદુ છે તેથી ફરી એકવાર આ x2 છે જે હોમોગ્રાફી H અને પછી x' દ્વારા મેપ કરેલું છે તેથી મૂળ x અને x' એ અનુરૂપ બિંદુઓ છે અને હવે તે x2 અને x' થઈ ગયું છે જે અનુરૂપ બિંદુ છે તેથી હવે x અને x2 અને x વચ્ચેનો સંબંધ આ ફોર્મમાં આપવામાં આવ્યો છે તેથી આ પરિસ્થિતિ હેઠળ રોટેશનલ હોમોગ્રાફી તે બનશે તેથી આ એક રોટેશનલ હોમોગ્રાફી છે તેથી એકવાર તમે આ મેળવી લીધા પછી તમે x2 અને x' વચ્ચે સ્ટીરિઓ પરિણામો લાગુ કરી શકો છો જેનો અર્થ છે કે હું લખી શકું છું તેથી તે કેવી રીતે x' અને x સંબંધિત છે હવે તે એક સરળ ગાણિતિક મેનીપ્યુલેશન્સ બીજગણિત મેનિપ્યુલેશન્સ છે

તેથી અહીંથી આપણે આ સંબંધ મેળવી શકીએ છીએ તેથી આ રીતે આપણે કેમેરાની મનસ્વી સામાન્ય ગતિ ની આ જ સ્થિતિની આ પરિસ્થિતિ હેઠળ ઊંડાઈ અથવા Z સંકલન મેળવી શકીએ છીએ તેથી ચાલો આપણે આ સંબંધોને સમજવા માટે કોઈ સમસ્યા કહીએ કે ઊંડાઈની ગણતરી કેવી રીતે થઈ શકે અથવા Z કોઓર્ડિનેટની ગણતરી કરવામાં આવશે તમે આ પ્રોજેક્શન મેટ્રિસીસ P અને P સાથે સ્ટીરિયો સેટઅપ ધ્યાનમાં લો છો જે અહીં બતાવ્યા પ્રમાણે આપવામાં આવ્યું છે અને હવે તમારે એ શોધવાની જરૂર છે કે તમને 2 ઇમેજ કોઓર્ડિનેટ્સ 3 ડી પોઇન્ટ આપવામાં આવ્યા છે 6 8 અને 9 33 8 ડાબા અને જમણાં કેમેરામાં તેથી તમારે નોંધવું જોઈએ કે આપણે y સંકલન સમાન રાખવાની મર્યાદા પહેલાથી સંતુષ્ટ થઈ ગઈ છે કારણ કે આ તે જ દૃશ્યની પ્રોપર્ટી તરીકે આપણે ચર્ચા કરી છે તે તમે શોધી શકો છો કે પેટા મેટ્રિક્સ m ના ઘટક તે સમાન છે અને ફક્ત આ જ કોલમ વેક્ટર તેઓ અલગ છે તેથી જેનો અર્થ છે કે તે કેમેરાનો એક કેસ છે જે ફક્ત મૂળ ભાષાંતર સાથે સંબંધિત છે કારણ કે તમે જાણો છો કે આ માઈનસ m વ્યસ્ત આ કોલમ વેક્ટર દ્વારા આપવામાં આવ્યું છે આ m કોલમ વેક્ટર દ્વારા આપવામાં આવ્યું છે અને તે એકમાત્ર વસ્તુ છે કારણ કે અન્ય આ બંને સિસ્ટમ વચ્ચે કોઈ પરિભ્રમણ સંબંધિત પરિભ્રમણ સિવાય કોઈ પરિભ્રમણ છે તેથી આ તમારા અનુવાદનો કેસ છે તેથી આ કેસમાં અંતર્ગત આપણે પહેલાથી જ જોયું છે કે અનુરૂપ બિંદુના તમારા y સંકલન તેઓ સમાન રહેવા જોઈએ કારણ કે ત્યાં એક વિશેષ કેસ છે જે તમે સ્ટીરિયો ને જાણો છો અને જેમ આપણે પહેલા પણ જોયું છે મૂળભૂત મેટ્રિક્સ ફક્ત E પ્રાઇમ ક્રોસ દ્વારા આપવામાં આવે છે તો હવે ચાલો આપણે જાણીએ છીએ કે આ સીન બિંદુની ઊંડાઈ શું હોવી જોઈએ તેથી આ તમારું દૃશ્ય છે તમારા P K I | 0 અને P ' K I | t જ્યાં તો આ તે છે જે K છે અને આ તે છે t તેથી તમે નોંધ્યું છે કે t ને 6 ના મૂલ્ય દ્વારા સ્કેલ કરવાની જરૂર છે કારણ કે અગાઉના કિસ્સામાં તે Kt હતું તેથી તમને મળશે જો હું આને ગુણાકાર કરું તો જ તમને પાછલું મેટ્રિક્સ મળશે તેથી તેથી આ સાથે હું અહીં મારા વ્યાખ્યાન ને બંધ કરું છું અને આપણે આ ચર્ચા મારા આગામી વ્યાખ્યાન માં ચાલુ રાખીશું કીવર્ડ્સ આવશ્યક મેટ્રિક્સ ફંડામેન્ટલ મેટ્રિક્સ પ્રોજેક્શન મેટ્રિક્સ ઊંડાઈ ની ગણતરી